મોડ્યુલ 3 ના એકમ 7 માં શુભેચ્છાઓ સાથે તમારું સ્વાગત છે જે અગાઉના એકમ સૂચનાત્મક ઘટકો કરતા હતા તેનેજ ચાલુ રાખેલ છે સૂચનાત્મક ઘટકો એ સૂચનાના તત્વો છે જે શિક્ષક ઈચ્છે તે રીતે પસંદ કરે છે અને તેને તે રીતે જોડી શકાય છે અને તે પણ વિચારણા હેઠળના ચોક્કસ વિષય પર અથવા અભ્યાસક્રમ પરિણામ કે જે તે સૂચના આપે છે તેના આધારે અન્ય પરિસ્થિતી પરિબળો પર પણ આધાર રાખીને શિક્ષક આ સૂચનાત્મક ઘટકોને પોતાની પસંદગી પ્રમાણે ભેગા કરશે અથવા ક્રમ આપશે અગાઉના એકમમાં આપણે સૂચનાત્મક ઘટકો જોયા કે જેને આપણે ખૂબ મહત્વના લક્ષ્યો અને પ્રતિસાદ અને સમાનતા અને સામ્યતાઓ તરીકે જોયા હતા આ બે સૂચનાત્મક ઘટકો છે જે આપણે જોયા આ એકમમાં આપણે સૂચનાત્મક ઘટકો જોઈશું ગ્રાફિક આયોજકો નોંધ બનાવવી અને સારાંશ અને અગાઉના જ્ઞાનને સક્રિય કરવું કોઈ પણ બનાવી શકે છે અથવા અન્ય ઘણા સૂચનાત્મક ઘટકો પણ છે જેને ધ્યાનમાં લઈ શકાય છે આપણે તેમાંથી દરેકને રજૂ કરી રહ્યા નથી અગાઉના એકમમાં આપણે લગભગ 19 ઘટકોની સૂચિ બનાવી હતી જે બિલકુલ સંપૂર્ણ નથી તમે પોતે પણ પોતાનું સૂચનાત્મક ઘટક બનાવી શકો છો ચાલો આ ત્રણને જોઈએ જે નોંધપાત્ર તફાવત બની શકે છે આપણે આ કેમ લઈ રહ્યા છીએ આ તે છે જ્યાં વિદ્યાર્થી જ્ઞાન સાથે જોડાયેલો છે તે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે વર્ગખંડમાં નિષ્ક્રિય સંભાળનારથી પર છે ગ્રાફિક આયોજકો ગ્રાફિક આયોજકો ફક્ત સામગ્રીને ગ્રાફિકલી રીતે ગોઠવે છે અહીંની સામગ્રીનો અર્થ શું છે તે એક સંપૂર્ણ અભ્યાસક્રમ હોઈ શકે છે અથવા તે માત્ર એક અભ્યાસક્રમ પરિણામ હોઈ શકે છેઅભ્યાસક્રમ પરિણામમાંથી યોગ્યતા મળી શકે છે અથવા સામગ્રી માત્ર એક જ ખ્યાલ હોઈ શકે છે તે એક પ્રક્રિયા હોઈ શકે છે હું તેને કેવી રીતે કરી શકું આપણે અહીં વિષયવસ્તુ શબ્દનું ખૂબ જ સામાન્ય રીતે અર્થઘટન કરી રહ્યા છીએ ગ્રાફિક આયોજકો વિદ્યાર્થીઓને વિચારોનું આયોજન કરવામાં વિચારો વચ્ચેના સંબંધો જોવા અને માહિતીને જાળવી રાખવામાં મદદ કરે છે સૂચનામાં અમારો પ્રાથમિક ઉદ્દેશ એ છે કે અમે ફક્ત અમારા વિદ્યાર્થીઓને તમે જે સૂચના આપી રહ્યા છો ફક્ત તેનો અર્થ સમજે તેટલું જ નથી ઈચ્છાતા પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તે જ્ઞાન જાળવી રાખે તમે જે ગ્રાફિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે તેઓ માહિતીને જાળવી રાખવામાં નોંધપાત્ર સુવિધા આપી શકે છે તે કોઈપણ સૂચનાનું પ્રાથમિક લક્ષ્ય છે ગ્રાફિક આયોજકો સંબંધિત માહિતી દર્શાવવામાં શ્રેષ્ઠ છે એક બીજા સાથે કેવી રીતે સંબંધિત છે આ દ્રશ્ય રજૂઆતનો ઉપયોગ તમામ વિદ્યાશાખાઓમાં થઈ શકે છે અને તેમની અરજીમાં એકદમ સાનુકૂળ છે અગાઉ જણાવ્યા મુજબ કોઈ દોરી શકે છે અથવા કોઈ ગ્રાફિક રજૂઆત બનાવવા માટે કમ્પ્યુટર આધારિત સાધનનો ઉપયોગ કરી શકે છે આ ગ્રાફિક રજૂઆતોનો ઉપયોગ શિક્ષકો વર્ગખંડમાં માહિતી પ્રદર્શિત કરવા માટે કરી શકે છે તે સ્લાઇડ્સના સમૂહનો એક ભાગ પણ હોઈ શકે છે કારણ કે આપણે જોઈશું કે તે ઓનલાઇન અભ્યાસક્રમમાં પણ પ્રસ્તુત કરી શકાય છે તેઓ વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રવૃત્તિ તરીકે ઉપયોગ કરી શકે છે કાં તો સંપૂર્ણપણે નવી ગ્રાફિક રજૂઆત બનાવે છે અથવા આંશિક રીતે બનાવેલ ગ્રાફિક રજૂઆત પૂર્ણ કરે છે એક શિક્ષક વાસ્તવમાં અપૂર્ણ કાર્ય આપી શકે છે અને વિદ્યાર્થીઓને પૂર્ણ કરવા માટે કહી શકે છે તેનો અર્થ એ છે કે વિદ્યાર્થી પ્રવૃત્તિમાં ભાગ લે છે વિદ્યાર્થીઓ તેનો લેખન આયોજનના સાધન તરીકે પણ ઉપયોગ કરી શકે છે એટલે કે જો તમે આયોજન કરવા માંગતા હોવ અથવા જો તમારે નોંધ અથવા નિબંધ લખવાની જરૂર હોય તો ગ્રાફિક રીતે આયોજન કરી શકાય કેટલાક આકૃતિના પ્રતિનિધિત્વનો ઉપયોગ ઘણા લોકો વચ્ચેના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પણ થઈ શકે છે ગ્રાફિક આયોજકોનો ઉપયોગ કેવી રીતે થાય છે તે ઉદ્દેશ પર આધારિત છે શું તમે ચર્ચા કરી રહ્યા છો અથવા તમે અન્યને બતાવીને સમજવવા માંગો છો અથવા વિચારણા હેઠળના વિચારો વચ્ચેના સંબંધો રજૂ કરવા માંગો છો તેથી તે ઉદ્દેશ પર આધાર રાખે છે તે વિદ્યાર્થીઓને તેના પર થોડું લખાણ સાથે આકૃતિ આપવા માટે સારી રીતે કામ કરે છે અને પછી તેઓ વિષય વિશે શીખે ત્યારે તેમને વિગતો ઉમેરવાનું કહે છે આપણે હાલમાં એક ઉદાહરણ જોશું શિક્ષક ગ્રાફિક આયોજકો માટે સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ્સ બનાવી શકે છે અથવા તેનો ઉપયોગ કરી શકે છે તે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે અને વિદ્યાર્થીઓને સમય બચાવવા માટે તેનો ઉપયોગ કરવા માટે કહી શકે છે ગ્રાફિક આયોજકો માટે ઘણા નમૂનાઓ છે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અથવા તમે તમારા પોતાના નમૂના બનાવી શકો છો તમે તેને વિદ્યાર્થીઓ સાથે સાઝા કરી શકો છો અને વિદ્યાર્થીઓ ખરેખર તેનો ઉપયોગ કરી શકે છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ગુગલ ડોક્સ નો ઉપયોગ કરી શકે છે અને તે બધા સહભાગીઓને પ્રસારિત કરી શકાય છે અને જ્યારે શિક્ષક વર્ગમાં પ્રસ્તુત કરે છે ત્યારે તેઓ તેના પર કામ કરવાનું શરૂ કરી શકે છે ગ્રાફિક આયોજકોની મહત્તમ અસર માટે વિદ્યાર્થીએ કોષ્ટકો આલેખ અથવા પાઇ ચાર્ટના રૂપમાં પોતાનું ગ્રાફિક્સ બનાવવું જોઈએ સોફ્ટવેર સાધનો માલિકી અથવા ઓપન સોર્સ સાધનો ગ્રાફિક આયોજકો બનાવવા માટે ઉપલબ્ધ છે ઉદાહરણ તરીકે ખ્યાલનો નકશો જેનો આપણે અગાઉના મોડ્યુલમાં ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે આપણે ફરી એકવાર રજૂ કરીશું ગ્રાફિક આયોજકો માટે ઓપન સોર્સ સોફ્ટવેર સાધન છે એ જ રીતે તમારી પાસે માઇન્ડ મેપ્સ માટેનું એક સાધન છે વગેરે ચાલો કેટલાક સરળ ગ્રાફિક આયોજક જોઈએ અહીં આ ખૂબ રંગથી ભરેલું દેખાય છે અહીં એક નોંધપાત્ર વિચાર છે અને તેના ભાગ રૂપે તેની સાથે સંકળાયેલા અનેક વિચારો છે વાસ્તવમાં આ બોક્સમાં લખાણ તરીકે કોઈ નોંધપાત્ર વિચાર લખી શકે છે તેથી દરેક એકમમાં એક વિચાર લખી શકે છે અથવા તેની ટોચ પર તમે વંશવેલો રીતે એટલે થોડી જગ્યા છોડીને પણ લખી શકો છો અને કોઈપણ વિષયને આ રીતે વિસ્તૃત કરી શકાય છે જો કે આ શાબ્દિક છે ફક્ત જગ્યા છોડીને તમે ગ્રાફિકલી માહિતીને ગોઠવી રહ્યા છો આ સાથે અનેક વિચારો જોડાયેલા છે પછી આપણે જેને વેન ડાયાગ્રામ કહીએ છીએ મને ખાતરી છે કે તમે બધા તેનાથી પરિચિત છો દરેક વર્તુળ એક ખ્યાલ રજૂ કરે છે અને બે વર્તુળો વચ્ચે કેટલાક એકબીજા પર હોઈ છે વેન ડાયાગ્રામનો ઉપયોગ કરીને શું છે અને શું નથી તેની સરખામણી કરવા અને અજમાવવા માટે તેનો ખરેખર ઉપયોગ કરી શકાય છે સરળ પ્રયોગને રજૂ કરવાની બીજી રીત છે એટલે કે જ્યારે તમે પ્રયોગશાળામાં કંઈક કરી રહ્યા હોવ જેમ કે પ્રયોગ કરો અહીં તમે કહો કે તમે કયા પગલાંઓ કરશો 1 2 3 4 વગેરે પછી હું કયા પરિણામો જોવા જઈ રહ્યો છું હું પરિણામો માપું છું અને હું આ પરિણામોને અલગ અલગ વર્ગીકરણમાં લખીશવર્ગીકૃત કરીશ પછી દરેક વર્ગીકરણ માટે હું એક નિષ્કર્ષ પર આવું છું આમ કહીને હું મારા નિષ્કર્ષને આ રીતે લખી રહ્યો છું તેથી પ્રયોગ કેવી રીતે કરી શકાય તેનું પ્રતિનિધિત્વ કરવાની આ એક ગ્રાફિક રીત છે અન્ય એક ફિશબોન ડાયાગ્રામ છે તેને કારણ અને અસર ડાયાગ્રામ અથવા ઇશિકાવા ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે જે શરૂઆતમાં મેનેજમેન્ટ પ્રકારના મુદ્દાઓમાં ખૂબ ઉપયોગમાં લેવાતા હતા તે મૂળ કારણોને ઓળખવા માટે સમસ્યાના સંભવિત કારણોને વર્ગીકૃત કરવા માટે વિઝ્યુલાઇઝેશન સાધન છે અહીં ઉદાહરણ તરીકે તમે સમસ્યાનું પ્રતિનિધિત્વ કરવા માટે એક કરોડરજ્જુ દોરો છો ત્યાં ઘણા સંભવિત કારણો છે અને દરેક મુખ્ય કારણ એક કરોડરજ્જુ હશે હું દરેક કારણને કેટલાક સંભવિત પેટા કારણોમાં વહેંચી શકું છું કોઈ વ્યક્તિ ખૂબ જ વિસ્તૃત ફિશબોન ડાયાગ્રામ બનાવી શકે છે જેના દ્વારા વ્યક્તિ વાસ્તવિક કારણોને શોધી શકે છે દાખલા તરીકે સમસ્યા એ છે કે વેબસાઇટ ધીમી થઈ ગઈ છે સર્વર સાથે જોડાવા માટે અસમર્થ છે તે એક અથવા વધુ કારણોસર હોઈ શકે છે શું હું બધા કારણોની યાદી આપી શકું જો હું વેબસાઇટ બનાવટ અને તેનાથી સંબંધિત સોફ્ટવેરથી પરિચિત છું તો હું આ શોધી શકું ક્યારેક લોકોના જૂથો ચર્ચા કરી શકે છે અને મૂળ કારણોને ઓળખી શકે છે આ એક ખૂબ જ અસરકારક સાધન છે તમે દરેક કારણોને લઈ શકો છો અને વિવિધ પેટા કારણો પર વધુ વિસ્તૃત ચર્ચા કરી શકો છો ઉદાહરણ તરીકે વેબસર્વર વધારે લોડ લે છે તે ઓવરલોડ કેમ છે કારણો શું હોઈ શકે છે કોઈ આને વધુ વિસ્તૃત કરી શકે છે વેન ડાયાગ્રામ પર પાછા ફરતા ચાલો કહીએ કે અહીં તમારી પાસે બે વર્તુળો A અને B છે અને જ્યારે આ A યુનિયન B છે ત્યારે હવે મારી મનપસંદ વસ્તુઓમાંની એક A છે જેને આપણે વિજ્ઞાન કહીએ ચાલો આપણે કહીએ અને B આપણે તેને એન્જિનિયરિંગ કહીએ તે બંને વચ્ચે સામાન્ય શું છે શું હું આ વર્તુળમાં કેટલીક પ્રવૃત્તિ મૂકી શકું જે A સાથે છેદ ન હોય એવી કઈ પ્રવૃત્તિઓ છે જેને તમે એન્જિનિયરિંગ કહી શકો છો પરંતુ ખરેખર વિજ્ઞાન પ્રવૃત્તિઓ નથી ઉદાહરણ તરીકે એન્જિનિયરિંગ વિજ્ઞાનનો તમામ ભાગ આંતરછેદનો ભાગ બની શકે છે કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જે ફક્ત વિજ્ વિજ્ઞાનમાં છે અને એન્જિનિયરિંગનો ભાગ નથી હું વધુ વિસ્તૃત કરી શકું છું મારી પાસે ત્રણ સર્કલ હોઈ શકે છે અહીં ફરીથી આ ઉદાહરણ ચાલુ રાખવું વિજ્ઞાન એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્રિયાપ્રતિક્રિયાઓ શું છે કયા પ્રકારની પ્રવૃત્તિ અહીં આ કેસમાં જ્યાં ત્રણેય સંડોવાયેલા છે જ્યાં અન્ય આંતરછેદમાં માત્ર બે જ સામેલ છે જો તમે વધુ વિસ્તૃત કરવા માંગો છો તો તમારી પાસે ચાર હોઈ શકે છે વિજ્ઞાન એન્જિનિયરિંગ ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર તેથી વેન આકૃતિનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે અને જેમ તમે વધુને વધુ જોઈ શકો છો તે ખૂબ જ સમૃદ્ધ બનાવવા માટે વર્તુળો ઉમેરી શકાય છે સ્પેક્ટ્રમના રૂપમાં કોઈ વસ્તુ ગ્રાફિકલી રીતે રજૂ કરી શકે છે અને તે ગ્રાફિક રજૂઆત છે તે એક માનસિક સુધારો પૂરો પાડે છે જ્યાં બરાબર કંઈક છે ઉદાહરણ તરીકે જો તમે અહીં માઇક્રોવેવ હેઠળ કહો છો તો આપણે મનુષ્યોને મૂક્યા છે તેનો અર્થ શું છે તરંગની લંબાઈ - તરંગલંબાઈ અહીં મનુષ્યના ક્રમ મુજબ છે તેની જેમ તમારી પાસે સ્પેક્ટ્રમમાં ગામા કિરણો સુધીના તમામ માર્ગોનાં ઉદાહરણો છે તે સારી રજૂઆત છે તેમને આકર્ષક બનાવવા માટે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે કદ તે વસ્તુઓ દ્વારા રજૂ થાય છે જેની સાથે આપણે પરિચિત છીએ એ જ રીતે જ્યારે સમય જતા કંઈક થાય છે ત્યારે વ્યક્તિ વિવિધ સમયે તમામ સીમાચિહ્નો ઓળખી શકે છે ઉદાહરણ તરીકે જો તમારી પાસે એન્જિનિયરિંગ પ્રોજેક્ટ છે હું સમયરેખા વિશે વાત કરી શકું છું અને હું તેમાં માઇલસ્ટોન્સ પણ ઓળખી શકું છું તેથી તે રીતે તેનો ઉપયોગ પ્રોજેક્ટના આયોજન માટે થઈ શકે છે ખાસ કરીને જ્યારે લોકોનો સમૂહ તેના અમલીકરણમાં સામેલ હોય સમયના વિવિધ બિંદુઓ પર સીમાચિહ્નોની ઓળખ કરવી એ ગ્રાફિકલી પ્રસ્તુતિ અથવા પ્રોજેક્ટનું આયોજન કરવાની ખૂબ સારી રીત છે આ પ્રકારની વસ્તુ માટે તમારી પાસે પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે સાધનો ઉપલબ્ધ છે ગ્રાફિક ટૂલનો બીજો પ્રકાર સ્ટોરીબોર્ડ છે સ્ટોરીબોર્ડ એ ઇન્ટરેક્ટિવ મીડિયા સિક્વન્સને પ્રી વિઝ્યુઅલાઇઝ કરવાના હેતુથી ક્રમમાં પ્રદર્શિત ચિત્રો અથવા છબીઓના સ્વરૂપમાં ગ્રાફિક આયોજક છે તમે તમારી વસ્તુને છબીઓના ક્રમ અથવા લખાણના ક્રમ તરીકે પ્રસ્તુત કરો છો અથવા તે કમ્પ્યુટર સ્ક્રીન પ્રિન્ટઆઉટ્સનો ક્રમ હોઈ શકે છે સ્ટોરીબોર્ડનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે ખાસ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે સ્પષ્ટીકરણો ઓળખવામાં સ્પષ્ટીકરણના તબક્કા દરમિયાન સોફ્ટવેર જે સ્ક્રીનો પ્રદર્શિત કરશે તે કાગળ પર દોરવામાં આવે છે તે અન્ય વિશિષ્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરીને વપરાશકર્તા અનુભવના મહત્વપૂર્ણ પગલાઓને સમજાવે છે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં આનો ખૂબ ઉપયોગ થાય છે મન નકશા મન નકશા શિક્ષક માટે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે મુખ્ય વિચારના ભાગો વચ્ચે અને વચ્ચેના સંબંધોનું અન્વેષણ કરવા માટે શક્તિશાળી દ્રશ્ય સાધનો છે હું વિદ્યાર્થીઓને પૂછી શકું છું કે તેઓ વર્ગમાં પ્રસ્તુત કરેલા વિચાર અથવા વસ્તુ વિશે શું વિચારે છે હું મનનો નકશો બનાવવાનું ચાલુ રાખી શકું છું અને તમે જોઈ શકો છો કે એક વસ્તુ બીજી સાથે કેવી રીતે સંબંધિત હોઈ શકે છે મન નકશાનો ઉપયોગ કરીને જો વિદ્યાર્થીઓ કેટલાક સંબંધો ખોટી રીતે ઓળખવામાં આવે અને મનનો નકશો સુધારે તો શિક્ષક હસ્તક્ષેપ કરી શકે છે મનનાં નકશા પણ વિદ્યાર્થીઓને સ્પષ્ટ બહાર જોવાની છૂટ આપે છે જેનો અર્થ છે કે કંઈક હું ખૂબ જ હાર્ડકોર એન્જિનિયરિંગ ખ્યાલ સાથે કામ કરું છું અને પછી હું અચાનક તેને સંપૂર્ણપણે અલગ કંઈક સાથે જોડી શકું છું ઉદાહરણ તરીકે હું જોઈ શકું છું કે સ્કેચપેઇન્ટિંગ અથવા સંગીત અથવા રમૂજ એ ખ્યાલ સાથે કેવી રીતે સંબંધિત છે જેની સાથે તમે વ્યવહાર કરી રહ્યા છો જો તમે કોઈ પ્રકારની કડી સ્થાપિત કરવા માટે સક્ષમ છો તો તમે વાસ્તવમાં તમે મગજની ભાષામાં કહી શકો છો તે જ્ઞાન જાળવી રાખવાની શક્યતાઓને સુધારી રહ્યા છો માઇન્ડ મેપને ઘણા પુસ્તકો સોફ્ટવેર ટૂલ્સ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે અને તે ખાસ કરીને બુઝોન દ્વારા કરવામાં આવ્યું હતું અહીં ભાવનાત્મક બુદ્ધિનો માનસિક નકશો બતાવવામાં આવ્યો છે જ્યારે આપણે મોડ્યુલ 1 માં તેની ચર્ચા કરી ત્યારે આપણે લાગણીશીલ કાર્યક્ષેત્રના ભાગ રૂપે કહેવાતી ભાવનાત્મક બુદ્ધિ સાથે વ્યવહાર કર્યો હતો જ્યારે આપણે જ્ઞાનનાત્મક લાગણીશીલ અને સાયકોમોટર ડોમેન્સના ત્રણ ડોમેન્સને જોઈ રહ્યા હતા ભાવનાત્મક બુદ્ધિ લાગણીશીલ સાથે સંબંધિત છે ભાવનાત્મક બુદ્ધિ બતાવવામાં આવે છે કે કેવી રીતે બે લોકો અથવા બે વ્યક્તિઓ સંબંધિત છે અને પછી તમે ભાવનાત્મક બુદ્ધિ શું છે આવા આકૃતિઓનો આખો સમૂહ દોરી શકાય છે જેમ આપણે જોઈ શકીએ છીએ તે ચેતાક્ષ અને ડેંડ્રાઇટ્સ જેવી વસ્તુ જેવી પણ લાગે છે એક વાત એ છે કે હું મારી પોતાની લાગણીઓને કેવી રીતે પ્રતિભાવ આપું અને હું અન્ય લોકોની લાગણીઓને કેવી રીતે પ્રતિભાવ આપું કયા સાધનો અને તકનીકો ઉપલબ્ધ છે જેનો ઉપયોગ ભાવનાત્મક બુદ્ધિ સુધારવા માટે થઈ શકે છે અથવા વિકસિત કરી શકાય છે તેની જેમ તમે વિસ્તરણ કરવાનું ચાલુ રાખી શકો છો અને આપણે આના જેવી સુંદર આકૃતિ બનાવી શકીએ છીએ અને તેને તમારી પોતાની આકૃતિ બનાવી શકીએ છીએ તમે જે રીતે પ્રતિનિધિત્વ કરો છો તે અનન્ય હશે શિક્ષક આકૃતિ જોઈને અને ચર્ચા દ્વારા ખાતરી કરી શકે છે કે ત્યાં કોઈ ભૂલો નથી તેનો અર્થ એ કે તમે જે રીતે એક બીજા સાથે સંબંધિત છે તે રીતે તમે કંઈક ખોટી રીતે ઓળખી રહ્યા નથી ઉદાહરણ તરીકે ઉત્સાહ અથવા વધુ સારા સ્વાસ્થ્યને ધ્યાનમાં લો જો કોઈ કહે કે સારું સ્વાસ્થ્ય ભાવનાત્મક બુદ્ધિથી સંબંધિત છે તો કોઈ તેની ચર્ચા કરી શકે છે અને જો ખાતરી થઈ જાય કે તે કોઈ મહત્વનો મુદ્દો નથી તો હું તેને રાખી શકું છું અથવા હું તેને ફરીથી કહી શકું છું હું એમ પણ કહી શકું છું કે સારા સ્વાસ્થ્યની સાથે સાથે ખરાબ સ્વાસ્થ્ય પણ મારી ભાવનાત્મક બુદ્ધિને પ્રભાવિત કરશે તેથી કોઈ મનનો નકશો સુધારી શકે છે એ જ રીતે ચાલો આપણે અન્ય ગ્રાફિક આયોજક કોન્સેપ્ટ મેપ સેટ કરીએ જે આપણે મોડ્યુલ 2 માં જોઈ ચૂક્યા છીએ કન્સેપ્ટ મેપ એ એક આકૃતિ છે જે ખ્યાલો વચ્ચે સૂચવેલા સંબંધોને દર્શાવે છે અને તે મન નકશા કરતાં વધુ માળખાગત છે જેમ તમે જોઈ શકો છો મનનો નકશો મફત બંધારણ ધરાવે છે તમે ગમે તે રીતે રેખાઓ દોરવાનું ચાલુ રાખી શકો છો જ્યારે ખ્યાલ નકશો સારી રીતે રચાયેલ છે ત્યાં વધુ માળખાકીય ગ્રાફિક રજૂઆતો છે જેને આપણે ધ્યાનમાં લઈશું નહીં કોન્સેપ્ટ મેપ અનેક સ્તરો કોર્સ લેવલ કોર્સ પરિણામ સ્તર અને યોગ્યતા સ્તર પર દોરવામાં આવી શકે છે તે ખૂબ વિગતવાર અથવા ન્યૂનતમ હોઈ શકે છે જ્યાં માત્ર થોડી સંખ્યામાં ખ્યાલો જોડાયેલા હોય છે તેનો ઉપયોગ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પહેલેથી જ સમજાય છે તેની સાથે જોડાણ કરવામાં વિદ્યાર્થીઓને સુવિધા આપવા માટે કરી શકાય છે ચાલો આપણે કહીએ કે તમે આ ખ્યાલોથી પરિચિત છો અને જે ખ્યાલ હું હાલમાં પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું તે તમે જે પરિચિત છો તેનાથી સંબંધિત છે વિદ્યાર્થી પહેલાથી જ જે જાણતો હતો તે હું સમજાવી શકું છું અને નવા ખ્યાલોને વિદ્યાર્થીઓએ અગાઉના ખ્યાલો સાથે જોડીને તેને આગળ લઈ જઈ શકું છું વિદ્યાર્થીઓ નોંધ લેવાની રીત તરીકે કોન્સેપ્ટ મેપનો પણ ઉપયોગ કરી શકે છે હું ખ્યાલોનું પ્રતિનિધિત્વ કરતા વર્તુળો અથવા ચોરસ સાથે આકૃતિ દોરી શકું છું અને કેટલાક જોડાણ શબ્દસમૂહોનો ઉપયોગ કરીને તેમને જોડતો રહી શકું છું શિક્ષક વર્ગખંડમાં માહિતી રજૂ કરી રહ્યા હોવાથી વિદ્યાર્થી બાજુ પર એક ખ્યાલ નકશો બનાવવાનું ચાલુ રાખી શકે છે તેને જોવાની તેની રીત છે પછી વિદ્યાર્થી તેને પીઅર અથવા શિક્ષક દ્વારા ક્રોસ ચેક કરાવી શકે છે પછી એક ખ્યાલ બીજા સાથે જોડાયેલ છે જે નીચેની બાજુની શાખાના વંશવેલો માળખામાં લેબલવાળા તીરનો ઉપયોગ કરે છે આ નોવાક અને તેના સહયોગીઓને કારણે હતું અને 1970 ના દાયકાથી તેઓ શિક્ષણમાં આને સી મેપ સાધનો તરીકે પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેને મફત ડાઉનલોડ કરી શકાય છે તે ખૂબ જ સરળ સાધનોમાંનું એક છે જે ઝડપથી શીખી અને ઉપયોગ કરી શકે છે અહીં બતાવેલ કન્સેપ્ટ મેપ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સનો કોર્સ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ શું સાથે વ્યવહાર કરે છે તેઓ વિદ્યુત ચાર્જ સાથે વ્યવહાર કરે છે જે પ્રકૃતિમાં સ્થિર હોઈ શકે છે તેઓ સતત વેગ પર આગળ વધી શકે છે અથવા તેઓ વેગ આપી શકે છે સ્થિર ચાર્જ ઇલેક્ટ્રિક ક્ષેત્રો ઉત્પન્ન કરે છે જેમાંથી હું બિલ્ડિંગ ચાલુ રાખી શકું છું ઇલેક્ટ્રિક ક્ષેત્ર ઇલેક્ટ્રિક બળ પ્રવાહ પ્રવાહ ઘનતા ઇલેક્ટ્રિક સંભવિત ઇલેક્ટ્રિક સંભવિત ઢાળ ઉર્જા ઘનતા વગેરે દ્વારા વર્ગીકૃત થયેલ છે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ સિદ્ધાંતો કેથોડ રે ટ્યુબ અથવા ડિફિબ્રિલેટર અથવા પેસમેકરના અભ્યાસ અને ડિઝાઇન માટે લાગુ પડે છે કોન્સેપ્ટ મેપનો ઉપયોગ કોર્સ ડિઝાઇન કરવાની રીત તરીકે થાય છે છેલ્લે આ ડિઝાઇન કર્યા પછી તમે આ ફોર્મ વિદ્યાર્થીઓને આ ફોર્મમાં રજૂ કરી શકો છો એકવાર તેને આ રીતે પ્રસ્તુત કર્યા પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ પરના અભ્યાસક્રમનો સમગ્ર દૃષ્ટિકોણ વિદ્યાર્થીઓના મનમાં ગ્રાફિકલી રીતે છાપવામાં આવે છે હું માનું છું કે કોર્સનો કોન્સેપ્ટ મેપ ડિઝાઇન કરવા સાથીઓ સાથે ચર્ચા કરવા અને વિદ્યાર્થીઓને રજૂ કરવા માટે એક શક્તિશાળી સાધન છે તેનો અભ્યાસક્રમ ચલાવવા માટે અસરકારક સાધન તરીકે પણ ઉપયોગ કરી શકાય છે ત્યાં ત્રણ ભાગ છે સ્ટેટિક ચાર્જ મૂવિંગ ચાર્જ અને એક્સિલરેટિંગ ચાર્જ આપણે દરેક પ્રકારના ઇલેક્ટ્રિક ચાર્જ માટે બે કે ત્રણ અભ્યાસક્રમના પરિણામો લખી શકીએ છીએ દરેક માટે જો આપણે ત્રણ લખીએ તો હું નવ અભ્યાસક્રમના પરિણામો લખું છું તેમને સમાનરૂપે વિતરિત કરવાની જરૂર નથી મહેરબાની કરીને નોંધ કરો કે આ કોન્સેપ્ટ મેપમાં અમે બોક્સમાં એક કોન્સેપ્ટનો ઉપયોગ કરતા નથી તે સ્થિતિમાં નકશો માત્ર એક પ્રકારનો જ અંકુશમાં આવશે પરંતુ બોક્સની અંદર રહેલા તમામ તત્વો ખ્યાલો છે એક જ સ્તરે બહુવિધ વિભાવનાઓને રજૂ કરવા માટે બોક્સનો ઉપયોગ કરી શકાય છે અમે કેટલાક ગ્રાફિક આયોજકો જોયા છે પરંતુ મને ખાતરી છે કે એક સાથે આવી શકે છે ઇન્ટરનેટ પર ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે અને કોઈ પણ સૂચનાના ભાગ રૂપે યોગ્ય ગ્રાફિક આયોજકનો ઉપયોગ કરી શકે છે મૂલ્યાંકન અથવા એક પ્રકારનો ભાગ એક સાધન છે જેનો ઉપયોગ વિદ્યાર્થી તેની સમજણ માટે કરી શકે છે આપણે અન્ય મુદ્દા પર આવીએ છીએ જ્યાં વિદ્યાર્થી સંકળાયેલ છે મુખ્યત્વે નોંધ અને સારાંશ બનાવવો આ તે પ્રક્રિયા છે જેના દ્વારા તમારા વિદ્યાર્થીઓ શોધે છે તેમના શિક્ષણના મુખ્ય મુદ્દાઓને પકડીને મોટી તસવીર બનાવે છે કાં તો તમે સંક્ષેપીકરણ કરો વિષયના અંતે મનનો નકશો બનાવો અથવા ગ્રાફિક રજૂઆત કરો શીખનારાઓ દ્વારા બનાવેલી નોંધો નકલ કરેલી નોંધો અથવા પુસ્તકો કરતાં વધુ અસરકારક છે ઉદાહરણ તરીકે શિક્ષક બોર્ડ પર લખી શકે છે અથવા કેટલીક માહિતી રજૂ કરી શકે છે જો વિદ્યાર્થી તે પોતાની નોંધોમાં પાછું લખે છે અને તે નોંધ બનાવવાનું નથી વિદ્યાર્થીએ જે રીતે વિષયને સમજ્યો છે તેનો સારાંશ લખવાની જરૂર છે જો તમને મોડ્યુલ 1 માં યાદ હોય તો અમે જ્ઞાનાત્મક સ્તરો જોયા જ્યાં અમે છ જ્ઞાનાત્મક સ્તરો વિશે વાત કરી હતી અને નોંધ બનાવવી અને સારાંશ એ બ્લૂમના જ્ઞાનાત્મક સ્તરો મુજબ જ્ઞાનાત્મક પ્રક્રિયા સમજ ની પેટા પ્રક્રિયા છે નોંધ બનાવવી અને સારાંશ એકદમ અસરકારક છે અને તેનો ઉપયોગ તમામ સંદર્ભોમાં સરળતાથી થઈ શકે છે ઉદાહરણ તરીકે એક સૂચનાત્મક ઘટક છે 2 મિનિટનું પેપર સારાંશનું ઉદાહરણ છે પ્રશિક્ષક તમામ વિદ્યાર્થીઓને 2 મિનિટ પેપર લખવા માટે કહી શકે છે તમે વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા તમામ 2 મિનિટના પેપર્સ એકત્રિત કરવા માટે ગૂગલ ડોક્સનો અસરકારક રીતે ઉપયોગ કરી શકો છો અને તેમની સમીક્ષા કરીને તમે વિદ્યાર્થીઓને નક્કર પ્રતિસાદ આપી શકશો એક શિક્ષક તેની સૂચિત પ્રવૃત્તિઓ માટે નોંધ બનાવવા અને સારાંશ માટે નમૂનો તૈયાર કરી શકે છે તે એક સરળ ટેબલ અથવા કોઈ પ્રકારનો ચાર્ટ બનાવી શકે છે અને વિદ્યાર્થીઓને તેને ભરવા માટે કહી શકે છે અન્ય એક વિઝ્યુલાઇઝ્ડ નોટ મેકિંગ છે એક પદ્ધતિ જે વિદ્યાર્થીઓને ભાષાને વિઝ્યુઅલ ઇમેજરી સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરે છે આ ખૂબ શક્તિશાળી હોઈ શકે છે શિક્ષકો વિદ્યાર્થીઓને મૌખિક નોંધોને છબીઓ અને પ્રતીકો સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરી શકે છે જે ક્રમ પેટર્ન અથવા સંબંધો દર્શાવે છે આ બધા માટે ફરી એકવાર ICT સાધનોનો ઉપયોગ આ ખૂબ જ આકર્ષક પ્રવૃત્તિને કાર્યક્ષમ બનાવવા માટે કરી શકાય છે જો વિદ્યાર્થીઓને આમાંથી કોઈ પણ કામ કરવા માટે ઘણો સમય જોઈએ છે તો દેખીતી રીતે તમે તેનો વારંવાર ઉપયોગ કરી શકતા નથી આ દિવસોમાં કોઈ ધારી શકે છે કે બધા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન અથવા લેપટોપ છે અને જો શિક્ષક જરૂરી ICT સાધનથી પરિચિત હોય તો આ સૂચનાત્મક ઘટકોનો ઉપયોગ કરવો શક્ય છે અન્ય સૂચના ઘટક છે સક્રિય કરવું આ કંઈ નવું નથી બાળક જ્યાં છે ત્યાંથી શરૂ કરવાનું શિક્ષણનો સિદ્ધાંત લાંબા સમયથી રહ્યો છે તેનો ઉપયોગ મુખ્યત્વે શાળા શિક્ષણમાં થતો હતો જો તમે ઇન્ટરનેટ પર નજર નાખો તો સક્રિયકરણ અથવા સક્રિયકરણને લગતા સાહિત્યનો જબરદસ્ત જથ્થો છે પરંતુ તમામ ઉદાહરણો મોટે ભાગે શાળા શિક્ષણના હશે કોઈક રીતે શીખનારાઓ પરિપક્વ થતાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલી એવું લાગે છે કે સૂચના પહેલાં સંબંધિત અનુભવ પૂરો પાડવો હવે જરૂરી નથી અને તે સારું થઈ ગયું છે કારણ કે પ્રવૃત્તિ ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તમાન સૂચનાની કોઈપણ પદ્ધતિઓ માટે અભિન્ન નથી તેથી સક્રિયતાનો ઉપયોગ હાલમાં મોટાભાગના ફેકલ્ટી દ્વારા કરવામાં આવતો નથી નવા જ્ઞાનની રચના માટે ઉપયોગમાં લઇ શકાય તેવા અનુભવના આધારે વિદ્યાર્થીઓ અગાઉના માનસિક મોડેલોને યાદ કરી શકતા નથી અથવા યાદ કરી શકતા નથી આપણે હંમેશા જે કહ્યું તેમાંથી એક એ છે કે આપણે નવું જ્ઞાન લઈએ છીએ તેને વર્કિંગ મેમરીમાં પ્રોસેસ કરીએ છીએ અને પછી તેને આપણે પહેલાથી જાણતા હતા તે સાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ આપણે તેને કેવી રીતે જોડવું તે પહેલાથી જ જાણતા હતા તે એક મુખ્ય પ્રવૃત્તિ છે તે હદ સુધી તમારે શોધવાની જરૂર છે કે કઈ વસ્તુઓ તમે લિંક કરી શકો છો અને તે સક્રિયકરણની પ્રક્રિયા છે જો તમે સંપૂર્ણપણે નવા ખ્યાલ પર કૂદકો લગાવો છો તો વિદ્યાર્થી માત્ર રોટ લર્નિંગ કરી શકે છે ફક્ત યાદ રાખો અને ફરીથી બનાવો તેથી તમારે નવા જ્ઞાન ને વિદ્યાર્થીઓ જે પહેલાથી જાણતા હતા તેની સાથે જોડવાની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર છે આને શીખવાના સિદ્ધાંતમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જે નીચેના એકમ M3U8 માં શોધવામાં આવશે મેરિલના ભણતરના પ્રથમ સિદ્ધાંતો પર ધ્યાન આપવામાં આવશે એક સિદ્ધાંત એ અગાઉના જ્ઞાનનું સક્રિયકરણ છે આગામી એકમમાં શોધવામાં આવશે ચાલો તેને સક્રિયકરણના સિદ્ધાંત વિશે થોડું વધારે જોઈએ શીખનારાઓ જે પહેલાથી જાણતા હતા તેમાંથી શીખવાની જરૂર છે તે એક સરળ નિવેદન છે વિશ્વના પ્રવર્તમાન માનસિક મોડેલો પર શિક્ષણની જરૂર છે જ્યારે તે આવું છે પરંતુ આપણે સામાન્ય રીતે તેમ કરતા નથી અને તે તે છે જ્યાં પૂર્વ જ્ઞાનની સક્રિયતા શીખનારને નવી માહિતી સાથે જોડાણ કરવામાં મદદ કરે છે લોકો જે વસ્તુઓ કરે છે તેમાંથી એક પ્રીટેસ્ટ અથવા ક્વિઝ હાથ ધરવા માટે છે કે જે વિદ્યાર્થીઓ અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ તે વિષે વિદ્યાર્થીઓ શું જાણે છે પરંતુ તે પ્રકારની બાબત પૂર્વ જ્ઞાનના સક્રિયકરણની સંપૂર્ણ રચના કરતી નથી મેરિલ મુજબ સક્રિયકરણ સિદ્ધાંત જણાવે છે કે જ્યારે શીખનારાઓ નવા કૌશલ્યોના પાયા તરીકે તેમના અગાઉના જ્ઞાન અને કુશળતાના પૂર્વ માનસિક મોડેલને સક્રિય કરે છે ત્યારે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે ' જો તમે આ ન કરો તો શું થાય જ્યારે તેમના પોતાના પર છોડી દેવામાં આવે છે ત્યારે શીખનારાઓ ઘણીવાર અયોગ્ય માનસિક મોડેલને સક્રિય કરે છે કારણ કે જેમ આપણે કહ્યું તેમ શીખવું એ કોઈક રીતે નવા જ્ઞાનને એવી વસ્તુ સાથે જોડે છે જે તમે પહેલાથી જાણો છો પરંતુ જો તમે આમાં માર્ગદર્શિત અનુભવમાંથી પસાર ન થાવ તો શક્યતા છે કે તમે તેને ખોટા ન્યુરલ નેટવર્ક સાથે જોડો યોગ્ય માનસિક મોડેલ બનાવવું ઘણીવાર ગેરસમજોમાં પરિણમે છે જે ભૂલો તરીકે દેખાય છે જ્યાં વિદ્યાર્થીઓ નવી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરે છે આવું ઘણીવાર બને છે તમે ન્યૂટનના ગતિના નિયમોમાં પણ કેટલાંક ઉદાહરણો જોયા હશે કેવી રીતે લોકોએ કેટલીક સરળ બાબતો વિશે કેટલીક ગેરસમજો એકઠી કરી છે વિદ્યાર્થીઓને ભૂતકાળના સંબંધિત અનુભવને યાદ કરવા માટે નિર્દેશિત કરવા અને વિચારણા હેઠળની સમસ્યાની સુસંગતતા માટે આ સંગ્રહની તપાસ કરવી એ યોગ્ય માનસિક મોડેલને સક્રિય કરવાની શક્યતા છે જે આંતરસંબંધિત કુશળતાના નવા સમૂહને પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે સક્રિયકરણના હેતુ અને સક્રિયકરણની પ્રક્રિયા વિશે કહેવાની આ રીત છે સક્રિય કરવાની કેટલીક વ્યૂહરચનાઓ પ્રતિબિંબ અને રેકોર્ડિંગ વિચાર વિમર્શ નાની જૂથ ચર્ચા કેડબલ્યુએલ નો વોન્ટેડ શીખી વ્યૂહરચના ત્રણ સ્તંભો સાથે એક સરળ ટેબલ બનાવો સ્તંભ મથાળાઓ સાથે તમે શું જાણો છો તમે શું જાણવા માગો છો અને તમે શું શીખ્યા છો પછી તેમાં લખવાનું શરૂ કરો કોઈ ખ્યાલ નકશાનો ઉપયોગ કરી શકે છે કોઈ સમસ્યા પોસ્ટ કરી શકે છે અથવા કોઈ દૃશ્ય આ વર્ણનના આધારે પ્રસ્તુત વિચાર વિશે વિદ્યાર્થીઓ શું જાણે છે તે શોધો એકવાર ડેટા એકત્રિત કર્યા પછી સૂચનાના યોગ્ય સ્વરૂપો વિશે નિર્ણય લઈ શકાય છે તેથી અહીં એક ઇન્ટરેક્ટિવ પ્રક્રિયા છે તમે સમસ્યા રજૂ કરો અને વિદ્યાર્થીઓને જવાબ આપવા માટે કહો તેઓ ગમે તે કહે તમે બોર્ડ પર લખો અથવા ટાઇપ કરો જેથી તે સ્ક્રીન પર આવે એકવાર ડેટા એકત્રિત કરવામાં આવે પછી તમે જોઈ શકો છો કે ખોટા ખ્યાલો અથવા ખ્યાલો છે જે અપ્રસ્તુત છે તેઓ એકસાથે ચર્ચા કરી શકે છે અને એકત્રિત કરેલા ડેટાને સુધારી શકે છે ઉદાહરણ તરીકે કેટલાક સોફ્ટવેર સાધનો છે જેને કોન્ટેક્ટ અથવા પી ટી અને ડી પ્રાયર નોલેજ ટેસ્ટ અને ડાયગ્નોસિસ કહેવામાં આવે છે અથવા આ સક્રિયકરણ કરવા માટે એક સરળ સોફ્ટવેર સાધન પણ બનાવી શકે છે તેનો અર્થ એ નથી કે શિક્ષકે તે બધાનો ફરીથી ઉપયોગ કરવો પડશે તેઓ જે વસ્તુ સાથે આરામદાયક લાગે છે અથવા જે તેઓ તેમના ચોક્કસ વિષય અને સંદર્ભ માટે યોગ્ય માને છે તેનો ઉપયોગ કરી શકે છે વ્યાયામ તમારા અભ્યાસક્રમના સૂચનાત્મક એકમમાં પરિસ્થિતિગત પરિબળોને ધ્યાનમાં લેતા તમે સૂચનાત્મક ઘટક આ ત્રણમાંથી કોઈપણ ગ્રાફિક આયોજકો નોંધ નિર્માણ અને સારાંશ અને અગાઉના જ્ઞાનનું સક્રિયકરણ કેવી રીતે પ્રસ્તાવિત કરો છો તે પ્રસ્તુત કરો જો તમે પહેલેથી જ ઉપયોગ કર્યો છે તો તમે તેની જાણ કરી શકો છો અથવા તમારા પોતાના પર દરખાસ્ત કરી શકો છો જો તમે ઉપયોગ કર્યો નથી તમે ગ્રાફિક આયોજકનો ઉપયોગ કેવી રીતે કરો છો તમે નોંધ બનાવવાની પ્રવૃત્તિનો ઉપયોગ કેવી રીતે કરો છો અને અગાઉના જ્ઞાનનો સારાંશ અથવા સક્રિયકરણ કરો છો કસરતના પરિણામો આ ચોક્કસ ઇમેઇલ ID tale com પર શેર કરવા બદલ આભાર આગામી યુનિટમાં અમે મેરિલના શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતો જોઈશું શીખવાના આ સિદ્ધાંતો જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે 'જો તમે આ સિદ્ધાંતોનું પાલન કરો છો તો વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શીખે તેવી શક્યતા છે ' શીખવાની અસરકારકતાની હદ તમે આ સિદ્ધાંતોનો કેટલો ઉપયોગ કર્યો છે તેના પર નિર્ભર રહેશે તમારા ધ્યાન બદલ આભાર